તેથી હવે આપણે મૂળભૂત ખ્યાલોને ટ્રાન્સમિશન લાઇનના ઇન્ડક્ટન્સ માટે જઈશું તેથી આપણે જાણીએ છીએ કે કંડકટર જ્યારે વર્તમાન વહન કરતી હોય ત્યારે તેની ચુંબકીય ક્ષેત્ર હોય છે ઉદાહરણ તરીકે ધારો કે જો આપણે જમણો હાથનો નિયમ લાગુ કરીએ તો ધારો કે જો આ તમારો વાહક છે અને જો તમે કંડક્ટરને આ રીતે લપેટતા હોય તો જો આ દિશા છે વર્તમાન પ્રવાહ પછી આ તે વિરોધી ઘડિયાળ છે જો તમે જોશો કે એન્ટિકોલોકવાઇઝ આ પ્રવાહ રેખાઓની દિશા છે સમયનો સંદર્ભ 0052 તેથી જ્યારે પણ કોઈ પ્રવાહ વહન કરે છે ત્યારે તેની ચુંબકીય ક્ષેત્ર હોય છે તેથી બળની ચુંબકીય રેખાઓ ધ્યાન કેન્દ્રિત વર્તુળોમાં હોય છે તેમનું કહેવું છે કે કંડક્ટરના કેન્દ્રમાં તેમના કેન્દ્રો છે જો આ કન્ડક્ટર છે જો આ કન્ડક્ટર છે તો તે જમણા કેન્દ્રિત વર્તુળો છે અને ત્યાં કંડકટર્સના કેન્દ્રમાં છે જો હું તેને આની જેમ લપેટું છું અને જો આ વર્તમાન અંગૂઠાની દિશા ઉપરની તરફ છે તો તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર છે પરંતુ તે ખરેખર કેન્દ્રિત વર્તુળો છે અને ત્યાં કંડક્ટરના કેન્દ્રમાં હશે તેથી તે વાહકમાં યોગ્ય રીતે પ્રેરિત તે વાહકની વોલ્ટેજ તરીકે લખી શકાય છે E dψdtવોલ્ટ જ્યાં શક્ય હોય ત્યાં વોલ્ટ મેં એકમ લખ્યા છે તેથી તે છે E dψdt વોલ્ટ આ ખરેખર સમીકરણ નંબર 4 છે જ્યાં પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે વેબરમાં વાહકની લિંજેજ ફેરવે છે આ વેબર વળે છે તેથી આ સમીકરણ 4 તે આ ફોર્મમાં જ લખી શકાય છે તેથી તેE dψdtતે કરશે તેને બનાવો E dψdi didt આ સમીકરણ 5 છે જ્યાંL dψdi એનો અર્થ એ કે L તે ખરેખર પ્રમાણસરતાનો સતત છે તે મૂળભૂત રીતે ઇન્ડક્ટન્સ યોગ્ય છે તેથી એક રેખીય માટે જ્યારેL dψdiએ હેનરીઝ Henry's માં અનુક્રમણિકા છે રેખીય ચુંબકીય સર્કિટમાં જમણું પ્રવાહ જોડાણો વર્તમાન ની સાથે રેખીય રીતે બદલાય છે કે ઇન્ડક્ટન્સ હંમેશા સ્થિર રહે છે તેથી જો ચુંબકીય સર્કિટ રેખીય હોય તો તેના બદલે પ્રવાહી જોડાણો વર્તમાનની સરખામણીમાં અલગ હોય છે તેથી હંમેશાં ઇન્ડક્શન અમે સતત રહીશુંતેનો અર્થ એ કે આ L dψdiઆપણેલખી શકીએ છીએ L iહેનરી તેથી કારણ કે તે રેખીય ચુંબકીય સર્કિટ છે તો આપણે આ જેમ લખી શકીએ કેL i ખરું તેથી ઇન્ડક્ટન્સ સતત રહેશે તેથી તે હેનરીમાં છે તેથી આમાં સમીકરણ નંબર 6 આપવામાં આવ્યું છે તેથી ખરેખર હું એક વધુ કહેવા માંગુ છું કે ચોક્કસ દેખાવ ખરેખર λ પ્રતીક આ ની જેમ છે પરંતુ મારી ટેવ આ રીતે λ લખવાની બની ગઈ છે તેથી આ દરમ્યાન મારે આનો ઉપયોગ કરવો પડશે તેથી બધામાં કોઈ પ્રતીકાત્મક પરિવર્તન અથવા કંઈપણ હોવું જોઈએ નહીં તેથી આ psi ખરેખર આપણે λનો ઉપયોગ કરીએ છીએ આ વસ્તુને ફ્લક્સ લિન્કેજ તરીકે જુઓ તેથી તે સમીકરણ પ્રદાન કરે છે અમે લખી શકીએ છીએ કેλLIખરેખર λ પીએસઆઈ રાઇટ ફ્લક્સ લિન્કેજની છે પરંતુ અમે તેને λ દ્વારા રજૂ કરીએ છીએ અને λ અને psi એ ફ્લક્સ લિંક્સેસના RMS મૂલ્યો છે અને અનુક્રમે આ RMS છે મૂલ્યો અને આ 7 યોગ્ય સમીકરણ છે એમ્પીયર કાયદાનો ઉપયોગ કરીને જો તમે તે છો કે એમ્પીયર કાયદોનો ઉપયોગ કરવો જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા Hને લગતું હોય છે અને વર્તમાનનો બંધ છે કે જે હું પ્રત્યય સાથે જોડાયેલું છે તો હું બંધ છું અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ લૂપ સાથે સંકળાયેલું છું આ અભિન્ન આને લૂપ ઇન્ટિગ્રલ કહેવામાં આવે Hdl Ienclosed તેનો અર્થ એ કે આ તમારો એમ્પિઅર્સ કાયદો છે જે તમે જાણો છો તે તમે ભૌતિકશાસ્ત્રને જાણો છો તેથી આ તે જ સમયે 8 સમીકરણનું છે કારણ કે પાછળથી આ સમીકરણનો ઉપયોગ કરવામાં આવશે આ સમીકરણનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે હવે પ્રવાહ ઘનતા પર ચોરસ મીટર દ્વારા આપવામાં આવે છે દીઠ વેબર છે તેBμH તમે જાણો છો તેથી આ સમીકરણ 9 છે જ્યાંµµ0 છે µrઅનેµ04π×10 7મીટર દીઠ હેનરી એ ખાલી જગ્યાની અભેદ્યતા છે અનેµrએ સંબંધિત અભેદ્યતા યોગ્ય છે તેથી આપણે શું કરી શકીએ તેથીddtને ઇક્વેશન 4 માંબદલીનેતેનો અર્થ એ કે આ સમીકરણ આ સમીકરણ 4તેનો અર્થ એ કે આ સમીકરણ તમે ddt ને ઓ j અને ને બદલે ને બદલે મેં કહ્યું અને એ જ છે જે તમે લો છો તેથી તે કિસ્સામાં તે સમીકરણ 4 માં જો તમે ddt ને ઓ j થી બદલોકારણે પ્રવાહ જોડાણો વિકલ્પોનું કે મેળવી શકાય સ્થિર સ્થિતિમાં AC વોલ્ટેજ ડ્રોપ VjωlIjωλλ LiI ની છે ω λ ની છેλ Li ની છે તેથી આ વોલ્ટેજ ડ્રોપ વી છેjωliતેથીjωliકશું છે પરંતુ છે કે જે તમારા ReactanceI વર્તમાન જેથી RMS મૂલ્ય છેતેનો અર્થ એ કે જે ઓમેગા અને Li તમારા ફ્લક્સ લિંટેજ λ સમાન છે તોVjωλઆ ખરેખર સમીકરણ 10 છે હવે તે જ રીતે જો તમે 2 સર્કિટ વચ્ચેના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને શોધવા માંગતા હો તો તે બીજા સર્કિટમાં જમણના કારણે એક સર્કિટના પ્રવાહ જોડાણ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી તે સામાન્ય રીતે તે m2 m છે m આપવામાં આવે છે તે પછીથી આપણે આગળ જોઈશું જ્યારે તમે તમારા વાહકને એક તબક્કાના વાક્ય અને અન્ય વસ્તુઓના કંડકટર્સના ઇન્ડડક્શનને એક વાક્ય પર લઈ જવા માટે શોધી કાઢશો તે સમય તે પરસ્પર ઇન્ડક્ટન્સને પણ જોશે તેથી તે કિસ્સામાં કે અમેલખી શકીએ છીએ M21 λ21I1 તેનો અર્થ એ કે આ તે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તે હેનરી છે તે તમારું સમીકરણ નંબર 11 આપવામાં આવે છે તેથી તેથી 2 સર્કિટ વચ્ચેના મ્યુચ્યુઅલ ફ્લક્સ જોડાણને બીજા સર્કિટમાં વર્તમાનને કારણે એક સર્કિટના પ્રવાહ જોડાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છેઆનો અર્થ એ કે આ બીજી પ્રવાહની વર્તમાનને કારણે આ વસ્તુ છે કારણ કે તમારા વર્તમાનમાં આપણે જેને વર્તમાન કહીએ છીએ ત્યાં વર્તમાનને કારણે 2 સર્કિટ વચ્ચે જે છે તે એક સર્કિટના પ્રવાહ જોડાણ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે માટે બીજા સર્કિટમાં વર્તમાન તેથી તે તે છે કેλ21I1 એ એક સર્કિટ પ્રવાહ કડી છે પહેલા સર્કિટમાં વર્તમાન હોવાને કારણે બીજા સર્કિટમાં વર્તમાન હોવાને કારણે પ્રથમ સર્કિટ વર્તમાન 1 છે હવે તેથી જો તમને આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને કારણે આ સર્કિટ 2 માં વોલ્ટેજ ડ્રોપ પેટા વોલ્ટેજ ડ્રોપ શું હશે તે શોધી કા પછી સર્કિટ 1 ના વર્તમાનને કારણેV2jωM21દ્વારા આપવામાં આવે છે તેથીJωકારણ કે તે રહે છે પરંતુ જો એવુંλ21M21I1વોલ્ટ યોગ્ય છે તેથી આ બીજા સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ છે તેથી આ રીતે આપણે તે પારસ્પરિક ઇન્ડક્ટન્સ નક્કી કરી શકીએ છીએ પરંતુ વિગતો આપણે પછીથી એક જ કંડક્ટરના અનુક્રમણિકા જોશું તેથી ટ્રાન્સમિશન લાઇન છે તેથી જ મેં તેને અહીં લખ્યું છે તે દરેક પગલું એવું છે કે આપણે કંઇપણ ચૂકતા નહીં તેથી ટ્રાન્સમિશન લાઇન સમાંતર વાહકથી બનેલી છે અને તે અનંત લાંબી તરીકે માની શકાય છે કારણ કે જો તમે જો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જોઇ હોય તો અમે માની શકીએ કે તે સમાંતર વાહક છે અને આપણે એમ માની શકીએ કે તે અનંત લાંબી છે તેથી તેના આધારે આપણે અલગ પ્રવાહ ધરાવતાં નળાકાર વાહકના પ્રવાહ કડી માટે અભિવ્યક્તિઓનો વિકાસ કરીશું તેથી અમે માનીશું કે નળાકાર પ્રકારના જમણા નક્કર વાહક જેવા વાહક અનંતમાં આવેલા રીટર્ન પાથ સાથે આનો અર્થ એ છે કે અમે જોઈશું કે જેને તમે અલગ કરંટ કેરીંગ સિન્ડ્રિકલ કંડક્ટર અને રીટર્ન પાથ કહે છે તે અનંત પર છે આ આ ધારણા અને ચુંબકીયના આધારે એક જ વળાંક સર્કિટ પૂર્ણ કરશે અને તમે જેને કહો છો અને મેગ્નેટિક ફ્લક્સ લાઇનો છે તે કેન્દ્રિત બંધ સિર છે જમણા હાથના નિયમ દ્વારા આપવામાં આવતી દિશા સાથે કેન્દ્રિત બંધ વર્તુળો મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે જો આ તે છે કે જો આ તમારી icalભી વસ્તુ છે જે કંડક્ટર છે અને જો તમે કંડક્ટરને આ રીતે લપેટશો અને જો આ વર્તમાનની દિશા છે તો આ ફ્લક્સ લાઇન હશે તેથી જમણા હાથના નિયમ દ્વારા આપવામાં આવેલી દિશા સાથે તેથી હવે પછી મારો અર્થ છે આગળ કંડકટરના ઇન્ડક્ટન્સની ગણતરી કરવી તે કંડક્ટરની અંદરના પ્રવાહને ધ્યાનમાં લેવી જરૂરી છે તેમજ બાહ્ય પ્રવાહ બંને આંતરિક તેમજ બાહ્ય બંને પ્રવાહ જોડાણો જે આપણે એક જ કંડક્ટરના ઇન્ડેક્શનને નક્કી કરવા માટે ધ્યાનમાં લેવા જોઈએ તે જ વર્તમાન છે વાહક વહન હવે આંતરિક પ્રવાહ ધીમે ધીમે પ્રવાહની થોડી માત્રાને જોડે છે કારણ કે આપણે આગળ કંડક્ટરના કેન્દ્ર તરફ આગળ વધીએ છીએ ઉદાહરણ તરીકે કહો કે તેઓ આ કંડક્ટરનો ક્રોસ વિભાગીય દૃષ્ટિકોણ છે અને તે વર્તમાનને વહન કરે છે તેથી હવે હવે જ્યારે તમે આગળ વધો અને જો અને આપણે એમ માનીએ કે યુનિફોર્મ વર્તમાન ઘનતા આપણે ગણવેશ કરી શકીએ તો તમે માની લો કે આ આ કેન્દ્રથી આ સપાટી પરથી આ કેન્દ્ર છે ખરેખર જો તમે કેન્દ્ર તરફ જાવ તો પછી શું થશે તે પ્રગતિશીલ લિંક્સ એ વર્તમાનની થોડી માત્રા કારણ કે આપણે વર્તમાન ઘનતાને ધારી રહ્યા છીએ એમ કહીએ કે તે એક સમાન છે અમે ધારી રહ્યા છીએ કે તેથી આપણે આની જેમ આગળ વધીએ છીએતેનો અર્થ એ કે તમારી આંતરિક પ્રવાહ પ્રગતિ ક્રમશ links એટલી જોડે છે કે જો તમે બધી આંતરિક ફ્લક્સ લાઇનને બધી આંતરિક બનાવો છો તો હું તેનો અર્થ એ કે હું તેને આ રીતે બનાવું છુંધારો કે તમે આ પ્રકારની ફ્લક્સ લાઇન જેવી બધી ઇન્ટર્ન ફ્લક્સ લાઇન બનાવશો જેમ તમે આ તરફથી કેન્દ્ર તરફ આગળ વધો છો પછી તે ક્રમશ નાના જમણા જથ્થાને જોડે છે એનો અર્થ એ કે કંડક્ટરના જમણા તરફ જમણી તરફ આગળ વધતાં તે અહીં લખાયેલું છે તેથી બાહ્ય પ્રવાહ હંમેશાં વર્તમાન વાહકની અંદરના વર્તમાન પ્રવાહને જોડે છે બાહ્ય પ્રવાહનો અર્થ એ કે આ બહાર છે જે કંડક્ટરની બહાર છે જો આ કંડક્ટર હોય તો કંડક્ટરની બહાર તેથી તે હંમેશા કંડક્ટરમાં કુલ વર્તમાનને જોડશે ખરું તેથી આના આધારે અમે તે શોધવાનો પ્રયત્ન કરીશું કે તમે જે આંતરિક છો તેને પહેલા તમે કહો છો તે આંતરિક શું હશે તો માની લો કે આ તમારો આંકડો 1 છે અને આ તમારા વાહક છે તે એક લાંબી નળાકાર વાહક છે અને આ ક્રોસ વિભાગીય દૃશ્ય છે અને તેની ત્રિજ્યા છે ખરેખર આર અને તમે એક અંતરે x ને ધ્યાનમાં લો છો તમારા નાના નાના અનંત સમયનો સંદર્ભ લો સમયનો સંદર્ભ લો 1222 નાનું કે લંબાઈ dx આ તમારું dx છે અને આ ચાપ લંબાઈ એ ખૂબ નાનું છે જે ખરેખર dl છે અને અહીંથી અંતર પર ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા x કારણ કે અહીંથી તે અહીં x છે તે X છે તે પરિપત્ર છે તેથી અહીંથી કહો કે તમે માની લો તે જ તે છે જેને તમે ક ઇલેકટરિકેલ કરો છો તે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે તે તમારી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા H x છે તેથી આ કંડક્ટરનો એક ક્રોસ વિભાગીય દૃષ્ટિકોણ છે આ ત્રિજ્યા આર છે અને અંતરે H પર અમે આ વસ્તુને નાનાથી નાના માનીએ છીએ અને તમારી આ લંબાઈ dl આ છે જેને આપણે ચાપ લંબાઈ dl કહીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું કે MMF ત્રિજ્યા X નો કેન્દ્રિત બંધ પરિપત્ર પાથ આ કંડક્ટરની નજીકના ત્રિજ્યા X નો આંતરિક કેન્દ્રિત બંધ પરિપત્ર માર્ગ છે આકૃતિ એક માં બતાવ્યા પ્રમાણે આ આ તમારી આકૃતિ છે આ આકૃતિ એક જમણી છે અને તેથી લૂપ અભિન્ન તમે લખી શકો છો કેHdx Ixઅંતર પર ધારવું x વર્તમાન છે કહો કે હું આ કહેતો છું કે તમે કેમ વ્યાખ્યાયિત કરો છો અને પછી જ્યાંH x ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જેટલું છે જે કંડક્ટરના કેન્દ્રથી x મીટરના અંતરે મીટર દીઠ એમ્પીયર વળે છે તેથી અહીં પણ તે અહીં x છે તે અહીં પણ છે તે કંડક્ટરની મધ્યથી અંતરે x x છે અને Ix અંતર x સુધીના બંધ વર્તમાન સાથે છે તેથી Ix આ અંતર સુધી બંધ વર્તમાનની છે તે જમણા એમ્પીયરમાં છે કારણ કે ક્ષેત્ર સપ્રમાણતાયુક્ત હોવાથી સંપૂર્ણ રીતે સપ્રમાણ છે કે Hx દરેક બિંદુ પર સતત છે તેથી Hx એ કેન્દ્રથી સમકક્ષ બધા પોઇન્ટ્સ માટે સ્થિર છે તેથી જેમ કે ક્ષેત્ર સપ્રમાણ છે તેથી તે એક ગોળ માર્ગ છે તેથી દરેક જગ્યાએ H x આપણે સતત રહીશું તેથી જો તે છે તેથી પછી H x જો H x સ્થિર રહે છે તો આ dl નું આ dl ઇન્ટિગ્રેશન ખરેખર તે કુલ પરિઘ હશે જે તમારા 2πx હશે જે તમારા 2πx છે અને Hx બધે જ સ્થિર છે તેથી H x માં આ અભિન્ન ખરેખર H x માં બધે જ સ્થિર છે તેથી H x જેમ રહેશે તેમ રહેશે અને dl તે પરિપત્ર છે આ કુલ આર્ક લંબાઈ છે પરંતુ તમે જો તે લૂપ ઇન્ટિગ્રલના કુલ પરિઘને ઇન્ટિગ્રલ લઈ શકો તો તે 2πx હશે HxIx તેથી આ સમીકરણ 14 છે હવે તેથી અમે ત્વચા અસરની ઉપેક્ષા કરીશું અમે આની ઉપેક્ષા કરીશું અને એકસમાન વર્તમાન ઘનતા માનીશું તેનો અર્થ એ છે કે જો તમે ક્રોસ સેક્શન લો છો તો અમે એકસરખી વર્તમાન ઘનતાને યોગ્ય રીતે લઈશું તેથી એક અંતરે Xપકડી રાખો તો આ વર્તુળ આ વિસ્તાર 1540 સંદર્ભ લો સમય છેπX2અને વર્તુળ અંતર આર વિસ્તાર છેπr2 તેથી અંતરે x કરન્ટ હું x છે તેથી આપણે માનીશું કે વર્તમાન ઘનતા સમાન છે Ixx2 Ir2 તેથી જ Ix X2 r2 π બંને બાજુથી રદ કરવામાં આવશે આ સમીકરણ 15 યોગ્ય છે તેથી આ પછી આપણે સમીકરણ 14 અને 15 મેળવીશું તેથી સમીકરણમાં 14 તે અહીં છે તેથી સમીકરણ 14સમીકરણમાં 14 તમે અવેજી જ Ix X2 r2 I અને નાનો સરળીકરણ સંદર્ભ લો 16 26 આ H I2πr2 x એમ્પીયર ટર્ન મીટર દીઠ તેથી આ સમીકરણ 16 છે તેથી સતત અભેદ્યતાવાળા બિન ચુંબકીય વાહક માટેµ0કેન્દ્રથી અંતરે x પર ચુંબકીય પ્રવાહ ઘનતા Bx તેથી અંતરે x એ Bx શું હશે કે જે ઘનતાને ફ્લક્સ કરશે તેથી આ કિસ્સામાં તમે શું કરી શકો છો તે છેકેBxએખરેખરBxµ0 x તેથી આ સમીકરણ 17 છે તેથીµ0 મુક્ત જગ્યા અથવા હવા ની અભેદ્યતા છે અનેμ04π×10 7દીઠ મીટર હેન્રી તેથી હવેજાડાઈ dx ના નાના ક્ષેત્ર માટેડિફરન્સલફ્લક્સડીφxઆનો અર્થ એ કે આ આકૃતિ ફરીથી યોગ્ય છે તેથી જાડાઈના નાના ક્ષેત્ર માટે ડિફરન્ટલ ફ્લક્સ dx આ જાડાઈ છે dx છે આ dx છે અને વાહકની એક મીટર લંબાઈ છે તેથી dx નો નાનો તફાવત dx×1 અને તે આના જેવું કંઈક છે હું આશા રાખું છું કે તમે સમજી શકશો કે તમે તેને ગણો છો આ ધાર્યું છે કેઆ તમારા કંડક્ટર છે ધારો કે આ લંબાઈ આ લંબાઈ 1 છે મીટર અને તમારી પાસે આ જાડાઈ dx છે આ જાડાઈ જો તમે તેને ફોલ્ડ કરો છો તો પછી આ જાડાઈ dx છે અને આ લંબાઈ 1 મીટર છે તેથી ક્ષેત્ર 1 ચોરસ મીટરનો આ ભાગ dx હશે મને લાગે છે કે તમને તે મળી ગયું છેઅર્થ એ થાય કેતેનો અર્થ એ કે તેdφxBx dx×1 ફ્લક્સ ડેન્સિટી છે સંદર્ભ લો 1837આ ક્ષેત્રમાંમીટર દીઠ વેબરdx 1 તેથી તેથી જ જાડાઈ dx અને 1 મીટરના નાના ક્ષેત્ર માટેડિફરન્સલફ્લક્સdφx લંબાઈ વાહક તમારા વિચારણા છેdφ Bx તેથી આ છે સમીકરણ 18 તેથી ફ્લક્સડીφxખરેખર ફક્ત કંડક્ટરના અપૂર્ણાંકને જોડે છે કારણ કે તે અંતરે છે x તે જ અંતરે x પર છે તેથી તે તમારા વાહકના તમારા અપૂર્ણાંકને તેથી જોડે છે તેથી સમાન વર્તમાન ઘનતાની ધારણા પર પરઆપણે વર્તમાન ઘનતા સમાન ગણ્યું છે ફક્ત અપૂર્ણાંક વળાંક જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ આમાં કોઈ વળાંક નથી કારણ કે તે ક્રોસ વિભાગીય કન્સ્ટ્રક્ટર છે પરંતુ કુલ પ્રવાહના ફક્ત અપૂર્ણાંક વળાંક ફ્લુક્સ દ્વારા જોડાયેલા છે કારણ કે અંતરે ક્ષેત્ર અંતરે x ક્ષેત્રમાં છેπx2અને કંડક્ટર ત્રિજ્યા r છે તેથી તેની ત્રિજ્યાπr2છે તેથી આગુણોત્તરx2r2કુલ પ્રવાહના અપૂર્ણાંક વળાંક તરીકે આ ફ્લક્સ દ્વારા જોડાયેલ છે આ રીતે આપણે કલ્પના કરીએ છીએ તેથી તે કિસ્સામાં પછી શું થશે પછી પ્રવાહ કડી થશે આ અપૂર્ણાંક વળાંક છે તેથી પ્રવાહ જોડાણને હશેdλ x2r2dx 0I2πr4x3dx એ D d λ આ ખરેખર છે અપૂર્ણાંક વળાંક જમણી dમાં ફેરવો તેથી x2 r2 πરદ કરો ખરેખર x2 r2 માં dતેથી dx 0I2πr4xdx D phi x તમારી પાસે છે જોઇ 0 r દ્વારા તેઓ છે કેdx 0I2πr4xdxઅવેજી પછી તમને dxમળશે છેdx x2r2dx 0I2πr4x3dx આ હમણાં તરીકે 19 નંબર છે આચાર ત્રિજ્યા r છે તેથી 0 થી આર સુધી એકીકૃત કરો પછી તમને કુલ આંતરિક ફ્લક્સ લિંક્સેસ મળશે તેથી આંતરિક λ છે int 0r0I2πr4x3dx 0I8πતેથી તમે એકીકૃત થાઓ અને આ 0હશે I પર 8 pi વેબર મીટર દીઠ વળે છે એકીકરણ કર્યા પછી તો તમે જોશો કે આ r થી સ્વતંત્ર છે જયાં કોઈ r નથી કારણ કે તેr4પર4 ને જાણમાં આવશે તેથીr4 રદ કરશે તેથી આ સમીકરણ 20 છે ત્યાં λint છે જે આપણે કરી શકીએ તે છે μ04π×10 7ચોરસ મીટરે હેન્રી તેથી તમે અહીં અવેજી int 4π 10 78πI Weberm2 અથવાint 1210 7IWeberm2 તેથી λ આંતરિક આ મીટર દીઠ ફ્લક્સ લિન્કેજ છે તેથી ઇન્ડક્ટન્સ આંતરિક આંતરિક λ I પર છે તેથીLintλIint 12 ×10−7 હેનરી પ્રતિ મીટરતેનો અર્થ એ કે વર્તમાન વહન કરનાર વાહકની આ આંતરિક આંતરિક રજૂઆત વૈકલ્પિક વર્તમાન વહન વાહક છે 12×10 7મીટર દીઠ હેનરી અને તેકંડક્ટરનાત્રિજ્યા અથવા વ્યાસથી સ્વતંત્ર છે તેનો અર્થ એ કે કંડક્ટરનો વ્યાસ જે કંઇ હશે તે કંડક્ટરના ત્રિજ્યાના જમણા અથવા ત્રિજ્યાના ત્રિજ્યા અથવા વ્યાસ જે પણ આ એલ આંતરિક છે હંમેશા એક સતત મૂલ્ય જે12×10 7હેનરી પ્રતિ મીટર ચોરસ છે આ છે કે મેં એક સમીકરણ નંબર 21 ચિહ્નિત કર્યો છે તેથી તે તે છે કે વર્તમાન વહન કરનાર12×10 7નું આંતરિક અનુક્રમણિકા આગળનું એક બાહ્ય પ્રવાહ જોડાણને કારણે ઇન્ડક્ટન્સ છે તેથી આ કંડક્ટરનો એક ક્રોસ વિભાગીય દૃષ્ટિકોણ છે તેથી આપણે જે કંડક્ટરની આ ત્રિજ્યામાં લઈ જઇએ છીએ તે છે r છે આપણે 2 બાહ્ય બિંદુ લીધું છે એક p પર છે જે કંડક્ટરની મધ્યથી છે D1 આ છેઆ કંડક્ટરનાં કેન્દ્રથી આ બિંદુ સુધીનું છે p અંતર D1 છે અને બીજો મુદ્દો આપણે q લીધો છે અને અંતર D2 છે અને અમે આ લીધું છેઆ વસ્તુ D2 અને આ 2 પોઇન્ટ બાહ્ય છે આ તે ફ્લક્સ લાઇન છે જે આપણે સાચી લીધી છે તેથી તે 2 બાહ્ય બિંદુઓ pq જમણી p અને q વચ્ચેનો આકૃતિ 2 ફ્લક્સ જોડાણો છે તેથી તેથી જ આપણે અહીં આકૃતિ 2 બતાવ્યા છે જે કંડક્ટરમાંથી વર્તમાન I એમ્પીયર વહન કરે છે તે D 1 અને D 2 ના અંતરે 2 પોઇન્ટ p અને Q બતાવે છે તેથી આ વાહક દ્વારા વર્તમાન વહન કરવામાં આવે છે તે હું યોગ્ય છું કારણ કે પ્રવાહની ચુંબકીય રેખાઓ આ બધી લાઇન કેન્દ્રિત સમય 24 12 કેન્દ્રિત વર્તુળ છે આ તમારા વાહકની આસપાસના પોઇન્ટ્સ p અને q વચ્ચેના સંપૂર્ણ પ્રવાહને કહે છે કોન્સેન્ટ્રીક સિલિન્ડર સપાટીની અંદરની બાજુએથી જે આ બિંદુઓથી પસાર થાય છે તેથી બધા આ કેન્દ્રસ્થળ છે I આ બિંદુની વચ્ચે અહીં Q અહીં લેવામાં આવે છે તેથી p અને q પોઇન્ટ વચ્ચે ફ્લક્સ લાઇન ગમે તે કેન્દ્રિત હોય તેથી ક્ષેત્રની તીવ્રતા અંતરે x તેથી આપણે કંડકટરની બહારના કેટલાક અંતર પર લીધા છે આ x કંડક્ટર માટે બાહ્ય છે તેથી X ની અંતર પરની ક્ષેત્રની તીવ્રતાHx 12πxતરીકે આપી શકાય છેઆપણે કોઈપણ તબક્કે જોયું છે આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા H x અમે રહીશું સ્થિર કારણ કે તે એક ધ્યાન કેન્દ્રિત વર્તુળ છે અને અંતરે x પરિઘ 2x છે તેથી જ્યારે કંડક્ટર વર્તમાન I વહન કરે છે ત્યારે I છું તેથીHx I2πxજ્યાં પણ શક્ય હોય ત્યાં મીટર દીઠએમ્પીયર ફેરવે છેતમારા એકમો હમણાં અને હવેનું 22 સમીકરણ છે ફ્લક્સ ડેન્સિટી ફક્ત તમે અંતરે જોઇ છે x Bx0Hx 0 I2πx મીટર દીઠ વેબર ચોરસ આ સમીકરણ છે આ સમીકરણ 23 છે તેથી કંડકટર્સની બહારનો પ્રવાહ સંપૂર્ણ વર્તમાનને જોડે છે મેં શરૂઆતમાં જ કહ્યું હતું અને તેથી જ ફ્લક્સ લિન્કેજ dλx સંખ્યાત્મક રીતે ફ્લક્સ dφx છે અહીં અપૂર્ણાંક વળાંકનો કોઈ પ્રશ્ન આવશે નહીં કારણ કે તે કંડક્ટરની બહારની છે તેથી આંકડાકીય રીતે dλx અને ડિફરન્ટલ ફ્લક્સ dφxબંને એ જ યોગ્ય છે તેથી પ્રવાહ ડી ફી x ની એક નાની પ્રાંત માટે જાડાઈ ડી X જાડાઈ ડી નાનકડાં પ્રદેશમાં x કે પ્રવાહ વિભેદક પ્રવાહ ડી ફી અહીં X અને અમે ધ્યાનમાં લઈએ છીએ સહ વાહક 1 મીટર લંબાઈ તે દ્વારા આપવામાં આવે છેdλXdφxBx dxડી λ x છે dφxબંને Bx થી dx માં 1 માં 1 સમાન છે કારણ કે આ ક્ષેત્રનો સમાન ખ્યાલ આ તમારામાં છે જો તમે આની કલ્પના કરો છોઆ સિલિન્ડર આ જાડાઈ dx છે અને આ લંબાઈ 1 મીટર છે અને આ જાડાઈ dx છે જો તમે તેને ફોલ્ડ કરો તો આ જાડાઈ આમાં 1 dx માં 1 ક્રોસ વિભાગીય ક્ષેત્ર તેથી આ કિસ્સામાં પહેલા જેવું જ છે dx dx Bxdx1 0I2πx dx વેબર દીઠ મીટર તેથી આ છે સમીકરણ 24 તેથી તમારે પ્રાપ્ત કરેલા પોઇન્ટ p અને q વચ્ચેના પ્રવાહને કારણે વાહકનો કુલ પ્રવાહ જોડાણ તેથી કંડક્ટરનાં કેન્દ્રથી બિંદુ p નું અંતર D1 છે અને બિંદુ q એ D2 છે તેથી અમારે શું કરવાનું છે તમારે આ એકીકૃત કરવું પડશે તેનો અર્થ pq D1D20I2πxdx 0I2πlnD2D1 આ બે બિંદુઓ વચ્ચે λpq એકીકરણ મર્યાદા D1 થી D2 0માં I 2x માં dx માં છે 0માં I ઉપર 2 અને જો તમે તેને એકીકૃત કરો છો તો આ કુદરતી લોગ હશે ln D2 ઉપર D1 આ સમીકરણ 25 છે તેથી 2 બિંદુઓ વચ્ચેનો ઇન્ડક્ટન્સ કે જે p અને q ની બાહ્ય છે વાહક પછી દ્વારા આપવામાં આવે છેLext pqI 02πlnD2D1 હેનરી દીઠ મીટર અને જો તમે અવેજીμ04π×10 7મીટર દીઠ હેનરી તમે 0પછી અવેજી જો 2 2 રદ કરવામાં આવશે તેથી આખરે તે Lext 210 7lnD2D1હેનરી પ્રતિ મીટર આ તમારું સમીકરણ 26 છે તેથીઆનો અર્થ એ કે આ કિસ્સામાં શું છે તે આપણે જોઈ શકીએ છીએ કે Lext કેસ તે આના પર નિર્ભર છે કે જે તમે પછીથી બોલાવીશું તે આપણે જોઈશું કે કંડક્ટરના કેન્દ્રથી કેટલાક અંતર D વસ્તુઓ કેવી રીતે થશે પરંતુ જો તમારી પાસે 2 પોઇન્ટ D1 અને D2 છે તો Lext આનું કાર્ય છે તમારા બંને અંતર D1 અને D2 તેથી તે તેમના અંતર D1 અને D2 પર આધારીત છે પછીથી આપણે જોશું કે આપણે કેવી રીતે આગળ સરળ કરીશું તેથી આગળ એક તે છે કે ઉદાહરણ તરીકે એક જ તબક્કા 2 વાયર લાઇનનો સમાવેશ આ વસ્તુ પહેલાં કે ધારો કે તમે લીધું છે કે તમારા સિંગલ ફેઝ 2 વાયર લાઇન તેથી આ એક વાહક છે કે લાલ લાલ આ એક અન્ય વાહક છે આપણે ધારીએ છીએ કે તેની ત્રિજ્યા r1 છે ત્રિજ્યા છે r2 તે છે કે તે તમારું વર્તમાન I1 છે અને વત્તા એટલે કે કંડક્ટરના પૃષ્ઠમાં વર્તમાન પ્રવેશ કરવો તે જ છે વત્તા વસ્તુ કેમ આપવામાં આવે છે આ રીટર્ન પાથ ડોટ બતાવી રહ્યું છેએનો અર્થ એ કે વર્તમાનમાં આ 2 કંડક્ટર વચ્ચેનું પૃષ્ઠ છોડવું અને અંતર એ D છે તેથી આ એક સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ છે તેથી એક તમારું વર્તમાન I1 વહન કરે છે જે આમાં જઈ રહ્યું છે સંદર્ભ લો 3007 અને આ ખરેખર રીટર્ન પાથ છે અને અમને એક જ તબક્કો 2 વાયર લાઇનનો સમાવેશ કરવાનો છે